આગળ આપણી પાસે બીજું નિયંત્રિત સ્ત્રોત છે જે વોલ્ટેજ નિયંત્રિત પ્રવાહ સ્ત્રોત છે અને તેને આ પ્રતીક દ્વારા દર્શાવવામાં આવ્યું છે જે પ્રવાહ સ્ત્રોત જેવું જ છે પરંતુ ફરીથી નિયંત્રિત સ્ત્રોતોથી સ્વતંત્ર સ્રોતોને અલગ કરવા માટે આપણે વર્તુળને બદલે ડાયમંડ નો ઉપયોગ કરીએ છીએ અને અહીંયા પણ નિયંત્રિત નોડ હોય છે હવે આ બે નોડ n1 અને n2 છે અને આ વોલ્ટેજ Vx છે જેના પરિણામે પ્રવાહ GVx એ n3 થી n4ની તરફ વહે છે તેથી હવે આ G દેખીતી રીતે પરિમાણો ધરાવે છે કારણ કે તે એક વોલ્ટેજનો ગુણાકાર કરે છે અને તેને પ્રવાહમાં પરિણમે છે તેમાં વાહકતા ના પરિમાણો છે કેટલીકવાર આને વોલ્ટેજ નિયંત્રિત પ્ર્વાહ સ્ત્રોતનું ટ્રાન્સ કન્ડક્ટન્સ કહેવામાં આવે છે તેને સામાન્ય રીતે VCCS ના સંક્ષિપ્ત રૂપે દર્શાવવામાં આવે છે તેથી ફરીથી કારણ કે આ પ્ર્વાહ GVxછે જેનું રેખીય કાર્ય Vx છે આ નિયંત્રિત સ્રોત રેખીય છે મેં કહ્યું તેમ આપણે નિયંત્રિત કરેલા બધા સ્રોત રેખીય હશે હવે આનો શું અર્થ થાય છે ચાલો કહીએ કે તમારી પાસે વોલ્ટેજ નિયંત્રિત પ્રવાહ સ્ત્રોત છે જે મેં G 1 મીલી સિમેન્સ દ્વારા આપ્યો છે તેનો અર્થ એ છે કે જો હું આ બાજુ 1 વોલ્ટ લાગુ કરું છું અને બીજી બાજુ કોઈ સર્કિટ સાથે જોડેલ છે તો ત્યાં 1 મિલી એમ્પિયર નો પ્રવાહ વહે છે હવે મેં સ્વતંત્ર પ્ર્વાહ સ્રોતોની ચર્ચા કરતી વખતે જણાવ્યું હતું કે ફક્ત પ્ર્વાહ સ્રોતને આ રીતે ખુલ્લા નોડ સાથે દોરવા એ કાયદેસર નથી કારણ કે તે કિર્ચહોફના પ્ર્વાહ ના કાયદાનું ઉલ્લંઘન કરે છે પરંતુ કેટલાક મનસ્વી સર્કિટને જોડતા રહેવું મુશ્કેલ છે આપણે કલ્પના કરવી પડશે કે આ કેટલીક સર્કિટ સાથે જોડાયેલ છે તે કા તો સ્વતંત્ર પ્રવાહ સ્ત્રોત અથવા નિયંત્રિત પ્ર્વાહ સ્રોતના મૂલ્ય દ્વારા આપવામાં આવે છે અને કેટલીકવાર આ નિયંત્રિત પ્રવાહ સ્ત્રોત પણ આશ્રિત સ્ત્રોત તરીકે ઓળખાય છે કારણ કે નિયંત્રિત સ્ત્રોતનું મૂલ્ય તે પ્રવાહનું વોલ્ટેજ છે કે કેમ તે સર્કિટમાં ના કેટલાક અન્ય ચલ પર આધારિત છે ફરીથી આ વોલ્ટેજ નિયંત્રિત પ્રવાહ સ્ત્રોત રજીસ્ટર જેવા ભૌતિક એલિમેન્ટો ને અનુરૂપ નથી પરંતુ તે કોઈ વસ્તુ માટેનું કંઈક મોડેલ છે અથવા તે તારણ આપે છે કે વોલ્ટેજ નિયંત્રિત પ્રવાહ સ્ત્રોત ટ્રાંઝિસ્ટર જેવા ઘણા સક્રિય ઉપકરણો માટે સારું મોડેલ છે અમે અહીં તેની ચર્ચા કરીશું નહીં પરંતુ પછીથી જ્યારે તમે ટ્રાંઝિસ્ટર પર આવો ત્યારે તમે જોશો કે ટ્રાન્ઝિસ્ટરની વર્તણૂક અને ચોક્કસ સ્થિતિઓ વોલ્ટેજ નિયંત્રિત પ્રવાહ સ્ત્રોત દ્વારા સારી રીતે મોડેલ કરવામાં આવી છે